તેથી તેથી એક જ તબક્કાની બે વાયર લાઇનનો સમાવેશ હમણાં મેં તમને આકૃતિ બરાબર બતાવી તેથી તે એક છે તે એક છે તે તમારું છે તેથી આ વર્તમાન 2 અને 1 બરાબર વહન કરનારા 2 વાહક છે પરંતુ વિરુદ્ધ દિશામાં કારણ કે 1 તબક્કામાં પ્રવેશતા આ વત્તા પ્રતીક અને બિંદુ એટલે કે તે તબક્કો છોડી દે છે તેથી આ કરંટ મેગ્નેટિક ફીલ્ડ લાઇન સેટ કરે છે આ આકૃતિ આકૃતિ 3 માં બતાવ્યા પ્રમાણે કંડક્ટર વચ્ચે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવે છે તેથી કંડક્ટર 1 નો સમાવેશઆનો અર્થ એ કે આંતરીક પ્રવાહને લીધે આ વાહક 21 સમીકરણ દ્વારા આપવામાં આવ્યું છે કે અમે તમારા મીટરમાં અડધા પાવર માઈનસ 7 હેનરીને અડધો જોયો છે તેથી જેમ તમે ધારણાને સરળ બનાવશો તેમ આપણે ધારી શકીએ કે કંડક્ટર 1 માં વર્તમાન દ્વારા તમામ બાહ્ય પ્રવાહ સેટઅપ જમણે બધા વર્તમાનને કંડક્ટર 2 ની મધ્યમાં જોડે છેઆનો અર્થ એ છે કે આપણે એક ધારણા કરી રહ્યા છીએ કે આપણે વર્તમાન દ્વારા બધા બાહ્ય ફ્લક્સ સેટઅપ ધારી શકીએ છીએ શું જ્યારે આ બાહ્ય પ્રવાહ આ વર્તમાન દ્વારા સેટ થાય છે બરાબર તે કંડક્ટરને વર્તમાન દ્વારા તમે કહો છો આ જેને આપણે કંડક્ટર કહીએ છીએ 1 બરાબર બધા વર્તમાનને કંડક્ટરની મધ્યમાં જોડે છે 2 તેનો અર્થ એ કે જો આપણે પ્રવાહને આ વાહકની મધ્યમાં બનાવીએ તો 2 ફક્ત તેનાથી આગળ નહીં પણ આ કંડક્ટરના કેન્દ્ર સુધી અને આ તદ્દન તમારી શુદ્ધ ધારણા છે બરાબર તેથી તે જ રીતે સમાન રીતે કંડક્ટર 2 ના કેન્દ્રથી આગળના પ્રવાહ હેઠળ કુલ કોઈપણ વર્તમાનને જોડતો નથી આ આપણી ધારણા છેઆનો અર્થ એ છે કે આ કંડક્ટર 1 જેટલું વર્તમાન વહન કરતું હોય તેવું મેં બાહ્ય પ્રવાહને જોયું ફક્ત આપણે તેને ધાર્યું છે કે તે બીજા કંડક્ટર કંડક્ટર 2 ની મધ્યમાં પ્રવાહ સાથે જોડાય છે પરંતુ તેનાથી આગળ નહીં આ આપણે એક ધારણા બરાબર કરી રહ્યા છીએ અને તે કોઈ પણ લિંકને કોઈ વર્તમાન સાથે જોડતું નથી જ્યારે આ ધારણા સચોટ પરિણામ આપે છે જ્યારે d r 1 અને r 2 કરતા વધારે હોય ત્યારે આનો અર્થ એ છે કે આ અંતર d 1 કરતાં વધુ વધારે છે 1 આ કંડક્ટરની ત્રિજ્યા r 1 છે અને આ ત્રિજ્યા r 2 છે આમ બાહ્ય ફ્લક્સ લિન્કેજ અવેજીકરણ D 1 ને કારણે કંડક્ટર 1 ના ઇન્ડક્શનને મેળવવા માટે r1 ની બરાબર છે અને D2 સમકક્ષ 26 માં D ની બરાબર છેતેનો અર્થ એ કે આ સમીકરણતેનો અર્થ આ સમીકરણમાં છે મેં તમને કહ્યું હતું કે આમાંથી આપણે જાણી શકીશું તો આ સમીકરણમાં આ સમીકરણમાં 26 સમીકરણ 26 માં આપણે શું કરી રહ્યા છીએ તે છે કે આપણે D1 ને r ની બરાબર કરી રહ્યા છીએ D1 એ r ની બરાબર છે અને D2 એ સમીકરણ 26 માં D ની બરાબર છે તેથી સીધા આપણે આ સમીકરણ D1 r માં અવેજી કરી રહ્યા છીએ અને D2 તમારા D ની બરાબર છે તેથી જ તમને L 1 બાહ્ય મળશે તે 1 થી 2 માં 10 ને પાવર માઈનસ 7 ln d પર મળશે 1 હેનરી પર મીટર દીઠ આ તમારું સમીકરણ 27 છે તેથી કંડક્ટર 1 નો કુલ ઇન્ડક્શનન્સ L1 દ્વારા આપવામાં આવે છે તે L આંતરિક આંતરિક પ્રેરણા બરાબર છે આપણે તેને અર્ધ 10 થી પાવર માઈનસ 7 વત્તા L1 બાહ્ય અર્થ માટે આ કરી દીધું છે તેથી આનો કુલ ઉદ્દેશ છે કંડક્ટર 1 તેનો અર્થ એ કે તમે L 1 નો બદલો અર્ધ 10 ની બરાબર પાવર માઈનસ 7 વત્તા 2 થી 10 માં 10 થી પાવર માઈનસ 7 ln D પર છો 1 તમે આ 2 માંથી લેશો તમે 2 થી 10 ને પાવર માઈનસ 7 લો છો જો તમે આમ કરો આ શબ્દ 1 બાય 4 વત્તા ln D પર r 1 થશે આ 2 સામાન્ય તેથી તે 1 બાય 4 ln D પર r 1 હશે હવે તમે ln લખીને પાવર માઈનસ 7 ની 2 થી 10 ની બરાબર છે તેથી આ 1 બાય 4 તમે પાવર પર 1 લખી શકો છો 4 બરાબર તેથી આ તમે 4 પર 1 લખી શકો છો કારણ કે આખરે તે 1 પર 4 લિએન હશે ખરેખર 1 છે કારણ કે લોગ e બેઝ અને રાઇટ છે તેથી તે 1 છે તેથી આપણે પાવર 1 પર ln e લખી શકીએ છીએ તો બરાબર આપણે લખી શકીએ કે ln બરાબર 2 થી 10 પાવર માઈનસ 7 એલએન d પર r 1 e થી પાવર માઈનસ 1 પર 4 મીટર દીઠ હેનરી આ આ કંઈક છે તે કંઇક આ જેવું છે તે કૌંસની અવધિમાં છે તે પાવર 1 થી 4 વત્તા ln D પર r 1 છે ln d e બરાબર છે 1 દ્વારા 4 બાય r 1 બરાબર LN D આ ઇ તમારા પાવરમાં હોવા માટે તે શક્તિ બની જશે તે બનશે r e પાવર 1 થી 4 તેથી તેથી જ આ શબ્દને આપણે 2 માં 10 લખી દીધા છે પાવર માઈનસ 7 ln d પર r 1 માં ઇ પાવર 1 બાય 4 હેનરી અથવા આ એક તમે કુદરતી લોગમાં રૂપાંતરિત કરો સામાન્ય લોગને જમણે અને કન્વર્ટ કરો તે મીટર દીઠ હેનરી છે તેથી તેને મિલિ હેનરીમાં પ્રતિ કિલોમીટરમાં કન્વર્ટ કરો તે તમારા માટે યોગ્ય કરવા માટે આ એક નાનો કસરત છે જ્યારે તમે આ વ્યાખ્યાન સાંભળશો ત્યારે કૃપા કરીને તેને બરાબર કરો તેથી તે ફક્ત કુદરતી લોગને બદલે લેવામાં આવ્યું છે જે આપણે લીધું છે તેથી જો તમે તેને રૂપાંતરિત કરો અને હેનરીને યાદ રાખો તો અમે તેને મિલી હેનરી અને મીટરમાં રૂપાંતરિત કર્યું છે તમારે તેને કિલોમીટરમાં કન્વર્ટ કરવું પડશે તેથી તે ખરેખર 0 4605 લોગ D પર r1 આપવામાં આવશે અહીં મિલી હેનરી પ્રતિ કિલોમીટર જમણી છે જ્યાં r 1 r 1 માં e પાવર 1 થી 4 પર 0 7788 r 1 છે તેથી આ r 1 ખરેખર કન્ડક્ટરની કાલ્પનિક ત્રિજ્યા કહે છે તેથી જતેનો અર્થ એ કે ઇન્ડડક્શનને યોગ્ય શોધવા માટે કહેવાનું આ આ એક માનક સૂત્ર છે 4605 લોગ આ એક જ વાહક દીઠ છે હવે આ ત્રિજ્યા r એ કાલ્પનિક વાહકની ત્રિજ્યા છે જેનો આપણે ધારણ કરી લીધું છે જેની અંદરની કોઈ આંતરિક રજૂઆત નથી જેની તમે આ રીતે કલ્પના કરી શકો છો પરંતુ વાસ્તવિક વાહકની સમાન કુલ ઇન્ડક્ટન્સ છે જે તે કાલ્પનિકનો અર્થ છે 0 7788 r કંડક્ટરની ત્રિજ્યા તે જ રીતે 2 કંડક્ટરનો ઉદ્દેશ્ય તમે શોધી શકો છો તેથી આ જ વસ્તુ L 2 0 4605 બરાબર છે લોગ d ત્યાં હશે પરંતુ કંડક્ટરની ત્રિજ્યા જ્યાં r2 છે તેથી તે r 2 મિલી હેનરી પ્રતિ કિલોમીટર છે અને 2 2 પણ તે જ વસ્તુ 0 7788 ની બરાબર છે તમારો r 2 જો r 1 r 2 બંને ત્રિજ્યા અલગ અલગ હોય તો તેથી r 2 0 7788 r 2 ની બરાબર છે તે મિલી હેનરી પ્રતિ કિલોમીટર છેબરાબર આ સમીકરણ 30 છે તેથી સર્કિટ્સનો કુલ ઉદ્દેશ્ય કારણ કે એક વર્તમાનમાં બીજો વળતર પાથ ચાલુ છે તેથી કુલ ઇન્ડક્ટન્સને લૂપ ઇન્ડક્ટન્સ રાઇટ કહેવામાં આવે છે તેથી ના કુલ ઇન્ડેક્શન સર્કિટ એ L ની બરાબર L 1 વત્તા L 2 બરાબર છે તેથી 0 4605 લોગ d ઓન r 1 વત્તા 0 4605 લોગ d ઓન r 2 બરાબર તેથી L 0 4605 લોગ બરાબર છે પછી તમે બંને તેને d ચોરસ કરો r 1 r 2 માં 0 4605 લોગ d બરાબર રુટ r 1 આર 2 ઉપર આખા ચોરસ અહીં આવશે તેથી તે છે રુટ r 1 આર 2 હેઠળ 2 લોગ d પર 0 બરાબર તેથી 2 થી 0 4605 એ 0 921 લોગ d બરાબર છે રુટ r 1 ઇન r 2 માં મિલી હેનરી પ્રતિ કિલોમીટર તેથી આ તે કુલ છે કે તમારા સંદર્ભ સમય 0840 ઇન્ડક્ટરને આ લૂપ ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે અને આ તે સૂત્ર છે જેને તમે સર્કિટના કુલ ઉદ્દેશ્યને જ કહો છો તેથી આ સમીકરણ 31 છે આ મિલી હેનરી પ્રતિ કિલોમીટર છે બરાબર તેથી જો 2 વાહક સમાન હોયએનો અર્થ એ કે આપણે ધારીએ છીએ કે r 1 બરાબર r 2 બરાબર r થાય છે એનો અર્થ એ કે તમે જેને કહો છો તે જ છે તેનો અર્થ એ કે તમે મારો અર્થ છે કે r 1 બરાબર r 2 બરાબર r છે તેનો અર્થ એ કે તમારું r 1 બરાબર r 2 બરાબર r છે તેથી આપણે ધારી રહ્યા છીએ કે ત્રિજ્યા r 1 બરાબર r 2 ની બરાબર છે તેથી જ r1' ની બરાબર r2 બરાબર r છે તેથી કંડક્ટરની કાલ્પનિક ત્રિજ્યામાં r 0 921 લોગ D બનશે મિલી હેનરી પ્રતિ કિલોમીટર આ સમીકરણ 32 છે તેથી હવે સમીકરણ 32 એ 2 વાયર લાઇનનો ઇન્ડક્ટન્સ આપે છે જેમાં 1 કંડક્ટર બીજા માટે રીટર્ન કંડક્ટર તરીકે કામ કરે છે જેને લૂપ ઇન્ડક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તમે સંઘર્ષ સર્કિટને ધ્યાનમાં લઈ રહ્યા છો બરાબર એક બીજાને આઉટગોઇંગ આવનાર છે તેથી આને સંપૂર્ણ રીતે લૂપ ઇન્ડક્ટન્સ ટ્રેટ કહેવામાં આવે છે તેથી હવે આ સમીકરણ 29 થી છેતેનો અર્થ એ કે હવે આ સમીકરણ 29 ના સમીકરણથીઆનો અર્થ એ કે આ સમીકરણ બરાબર આ સમીકરણ સમીકરણ 29 કંડક્ટરનો ઉદ્દેશ લખી શકાય છે કારણ કે તે દીઠ 0 4605 લોગ d પર r 1 મિલી હેનરી પ્રતિ કિલોમીટર આપવામાં આવે છે તમે આ સમીકરણ શું કરો છો તમે 0 4605 લ 1ગ 1 લખો જેના પર આપણે અહીં M ધારી રહ્યા છીએ કે r 1 બરાબર r 2 બરાબર r છે તેથી r 1 ને બદલે આપણે સીધા r સમજી શકાય તેવું લખીએ છીએ ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ 4605 લ 1ગ 1 ઓન r વત્તા બીજી મુદત 0 4605 લોગ d પર 1 1 પર r પરંતુ આપણે 1 ને કેટલાક કારણોસર મૂકીએ છીએ તેથી અહીં તે 1 ઓવર r બરાબર છે વત્તા 0 4605 લોગ d પર એક કિલોમીટર દીઠ 1 મિલી હેનરી આનું સમીકરણ 33 છે તેથી આ સમીકરણો તમે આ ફોર્મમાં મૂકો કારણ કે અમારું ઉદ્દેશ કેટલાક સામાન્ય ફોર્મ્યુલા શોધી કા તેથી તે જ રીતે કંડક્ટર 2 માટે બરાબર આ સમીકરણ છે 34 સમાન રીતે કંડક્ટરનો ઉદ્દેશ્ય 2 તે જ રીતે આપણે L 2 લખી શકીએ છીએ 0 4605 લોગ 1 ની ઉપર r વત્તા 0 4605 લોગ d પર 1 મિલી હેનરી પ્રતિ કિલોમીટર 34 છે બંને વાહક સમાન હોવાને કારણે આપણે લખી શકીએ છીએ L 1 બરાબર L 2 બરાબર L જેટલું છે તેથી તેઓ સમાન છે લીટીના કિલોમીટર લંબાઈ દીઠ તબક્કા દીઠ ઇન્ડક્ટન્સ L દ્વારા આપવામાં આવે છે 0 4605 લોગ હવે આપણે સામાન્ય રીતે લખી રહ્યા છીએ લીટીની કિલોમીટર લંબાઈ દીઠ તબક્કા દીઠ ઇન્ડક્ટન્સ આપવામાં આવ્યું છે અમે લખી રહ્યા છીએ કે L 0 4605 લોગ 1 ની સાથે r પર વત્તા 0 4605 લોગ D પર 1 મિલી હેનરી પ્રતિ કિલોમીટર આ સમીકરણ 35 બરાબર કારણ કે આપણે L 1 લખી રહ્યા છીએ તે L 2 l ની બરાબર છે હવે આ સમીકરણ 35 થી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રથમ શબ્દ ફક્ત કંડક્ટરના કાલ્પનિક ત્રિજ્યાનું કાર્ય છે આ શબ્દ ફક્ત r નું કાર્ય છે અને બીજો શબ્દ ફક્ત D નું કાર્ય છે તેથી અહીં પ્રથમ શબ્દ તે સમીકરણ હોઈ શકે છે 35 તેનો અર્થ એ કે આ શબ્દ બંને આંતરિક પ્રવાહને કારણે અને તમારા બાહ્યથી કંડક્ટર 1 થી 1 મીટરના ત્રિજ્યાને લીધે ઇન્ડક્ટન્સ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે આનો અર્થ એ કે આ શબ્દ પ્રથમ શબ્દ બંને આંતરિક પ્રવાહ અને તે વાહકને બાહ્ય માત્ર 1 મીટર સુધીના ત્રિજ્યાને કારણે ઇન્ડક્ટન્સ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે તેથી જ 1 ઓવર આર એ જ રીતે બીજી ટર્મ સમાન રીતે સમીકરણ 35 બીજી મુદત આનો અર્થ એ કે આ શબ્દ બીજા સમીકરણના 35 35 બીજા શબ્દનું સમીકરણ 35 ફક્ત કંડક્ટર અંતર પર આધારીત છે કારણ કે તે વાહકની અંતર D વચ્ચેનો વાહક અંતર છે અને આને ઇન્ડક્ટન્સ અંતર પરિબળ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આ 2 પરિભાષા છે બરાબર તેથી આ શબ્દને ઇન્ડક્ટન્સ અંતર પરિબળ કહેવામાં આવે છે પાછળથી આમાંથી આપણે કેટલીક સામાન્ય વસ્તુ જોશું હવે પછીની વાત એ આવશે કે સ્વ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ યોગ્ય છે ધારો કે તમારી પાસે સિંગલ ફેઝ 2 વાયર લાઇન બે ચુંબકીય રીતે જોડાયેલા કોઇલ તરીકે જોવામાં આવી છે તમે ધારો છો કે તેઓ ચુંબકીય રીતે જોડાયેલા છે તેથી વર્તમાન એ એક કેસ છે જે ડોટ કન્વેન્શન હાલમાં ડોટમાં દાખલ થતાંની સાથે લેવામાં આવે છે તેથી તમે તે લઈ રહ્યા છો તે વત્તા છે જો કોઈ બિંદુ છોડીને તે માઈનસ છે પરંતુ આ કિસ્સામાં બંને બિંદુઓને અહીં બરાબર લેવામાં આવ્યા છે તેથી એક ઇનકમિંગ છે એ આઉટગોઇંગ પાથ છે તેથી ખરેખર I 1 બરાબર I 2 ની બરાબર છે પરંતુ દિશા આની જેમ લેવામાં આવે છે અને તેઓ આ વાહકના ડોટમાં પ્રવેશ કરી રહ્યા છે અને તે કંડકટર 2 નો સ્વ ઇન્ડક્શન છે 2 તે L 22 છે અને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન M ની વચ્ચે M 12 બરાબર M 21 ની છે તેથી આ એક સિંગલ ફેઝ 2 વાયર લાઇન છે જેને 2 ચુંબકીય રીતે જોડાયેલા કોઇલ તરીકે જોવામાં આવે છે તેથી એક તબક્કો 2 વાયર લાઇન માટેના તબક્કા દીઠ પ્રત્યેક ઇન્ડક્ટન્સ કે આકૃતિ 3 છે ફક્ત આકૃતિ 3 ને પકડી રાખો હું તમને ફરીથી પકડી બતાવીશ આ તમારો આંકડો 3 છે આ તમારો આંકડો 3 છે બરાબર તેથી આ સર્કિટ પણ આપણે ચુંબકીય રીતે જોડી રહ્યા છીએ સર્કિટનું જમણું પ્રતિનિધિત્વ આ જેવું છે આ ખરેખર તમારું આકૃતિ 3 ખરું તેથી પ્રત્યેક વાહકના સ્વ અવલોકનની દ્રષ્ટિએ પણ વ્યક્ત કરી શકાય છે અને તે અહીં રજૂ થાય છે તે રીતે તે પરસ્પર અવરોધ છેપાછળથી આકૃતિ 4 પાછળથી ચિહ્નિત થયેલ છે તેથી ચાલો આપણે સિંગલ ફેઝ સર્કિટ પર ધ્યાન આપીએ જે 2 કોઇલ દ્વારા દર્શાવવામાં આવે છે જેમાં સ્વયં ઇન્ડક્ટન્સ L 11 અને L 22 અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M 2 દ્વારા દર્શાવવામાં આવે છે તેથી જ આકૃતિ 4 આ આંકડો 4 બરાબર છેશો ચુંબકીય જોડાયેલી કોઇલ સિંગલ ફેઝ રેખા જોવાઈ અમને અને ચુંબકીય ધ્રુવાભિમુખતા ટપકું પ્રતીક દ્વારા દર્શાવવામાં હવે પ્રવાહ જોડાણનેλ1 અનેλ2 લખી શકાય કે વર્તમાન પ્રવેશવા ડોટ ડોટ તેથી આપણે સકારાત્મક 1 લઈશું તેથી ફ્લક્સ લિન્કેજ 11λ1λ2 તમે લખી શકો છોλ1 એ L 11 I 1 વત્તા M 12 I2 જમણી M 12 ની બરાબર છે અને આ વર્તમાન I 2 ને કારણે છે તેથી M 12 I 2 આ સમીકરણ છે 36 એ જ રીતેઆ માટેλ2 M 21 I 1 ની બરાબર છેM 12 એ M 21 ની બરાબર છે પરંતુ અમારી પાસે ગણિતના દૃષ્ટિકોણથી લખવું છે M21 I1 વત્તા L 22 I 2 આ સમીકરણ છે 37 આ વત્તા અહીં વત્તા અહીં સાઇન પણ વત્તા ચિહ્ન છે કારણ કે વર્તમાન બંને કિસ્સા અમે ડોટ રાઇટમાં પ્રવેશતા ધારી રહ્યા છીએ હવે પરંતુ વર્તમાન 1 આવનાર છે તે આઉટગોઇંગ છે પરંતુ I 2 માઈનસ 1 ની બરાબર છે તેથી જો તમે 2 મૂકશો તો બાદબા I1બરાબર છે અમે તમને જે સમીકરણ મૂક્યું છે તે 2 મળશે તમે એક સમીકરણ બરાબર છે મૂકો I 2 બરાબર બાદ 1 I નું બીજું એક સમીકરણ આપણે 1 મૂકીશું I બાદબાકી I ની બરાબર 2 જો તમે મૂકશો તો તમનેλ1 L 11 ઓછા M 12 કૌંસની બરાબરમળશેI 1આનુંસમીકરણ 38 છે આ જ રીતેλ2 બરાબર M 21 વત્તા L 22 કૌંસ બરાબર I 2 ની નજીક છે આ 39 છે બરાબર તેથી આપણે લખી શકીએ કે L 1 બરાબર L 11 બાદ M 12 મારો મતલબ કે આ તમારું L 1 છે અને L 2 બરાબર M 21 ની બરાબર L 22 આ તમારું L 2 છે આ સમીકરણ 40 આ સમીકરણ 41 બરાબર તેથી તમે સમીકરણ 40 અને 41 ની સરખામણી સમીકરણ 33 અને 34 ની સાથે કરો તો પકડો હું સમીકરણ લાવીશ 33 અને 34 ફક્ત પકડી રાખો આ સમીકરણ 40 સાથે સરખામણી કરો સમીકરણ 33તેથી જો તમે તમારા સમીકરણ સાથે 40 નું પ્રમાણ 33 ની સાથે સરખામણી કરો તો આ તમારા 33 નું સમીકરણ છે તેથી તમે શું કરી શકો છો એક શું કરી શકે છે તે હું તેને અહીં મૂકી રહ્યો છું જુઓ ફક્ત પકડી રાખો આ સમીકરણ It તે આ રીતે લખ્યું છે હું સમીકરણ ફરીથી લખી રહ્યો છું I I હું સમીકરણને 33 ફરીથી લખી રહ્યો છું તેથી આ કિસ્સામાં તમારું L 1 બરાબર 0 4605 લોગ 1 પર r વત્તા 0 4605 લોગ D પર 1 આ તમે લખી શકો છો L1 બરાબર 0 4605 લોગ 1 પર r તેથી ઓછા 0 4605 લોગ હું D ને બદલે 1 લખી રહ્યો છું તે બાદબાકી અહીં લેવામાં આવે છે તેથી D ઉપર 1 આ ખરેખર તમારું સમીકરણ 33 છે હવે અમે આ સમીકરણ 33 ની તુલના તમારા સમીકરણ 40 સાથે કરી રહ્યા છીએ આ હવે સમીકરણ 33 છે અને આગળ જો હું જેવું સમીકરણ 40 લખીશ તો તે મારા L ૧ માઈનસ M ૧ બરાબર છે તેથી જ્યારે તમે આ બે સમીકરણો 40 અને 41 ની સરખામણી કરો ત્યારે તે પકડી રાખો જ્યારે તે આ વસ્તુથી ચાલે છે તેથી જ્યારે તમે ખરેખર L 11 ની તુલના કરી રહ્યાં છો ત્યારે L 11 આની બરાબર છે કે તમારો L 11 તમારા 40 અને 33 ની બરાબર છે જેની આપણે સરખામણી કરી રહ્યા છીએ તેથી L 11 બરાબર છે હું ફક્ત 0 4605 લોગ 1 લખી રહ્યો છું r પર જમણું અને M 12 આ અહીં છે L 11 બાદબાકી M 12 પહેલેથી જ માઇનસ સાઇન અહીં છે તેથી M 12 એ 0 4605 બરાબર છે તમારા લોગ 1 પર ડી તેથી જો આ ફક્ત આપણે આની તુલના કરી રહ્યા છીએ અમે આ બંનેની તુલના કરી રહ્યા છીએ તેથી જ જ્યારે તમે L 2 L 22 માટે પણ સમાન રીતે રહો છો જ્યારે તમે 41 અને 34 ની તુલના કરો ત્યારે તે સમાન રહેશે L 1 એ L 11 બરાબર છે L 22 ખરેખર આ 0 4605 લોગ 1 પર r મિલી હેનરી પ્રતિ કિલોમીટર છે આ સમીકરણ છે 42 અને M 12 અને M 21 સમાન 0 4605 લ 1ગ 1 d મિલી હેનરી પર પ્રતિ કિલોમીટર તો આ તે છે જે d દ્વારા 1 લઘુત્તમ લઈ અહીં લોગ 1 પર d બનાવે છે તો આ ખરેખર L 11 છે અને આ ખરેખર M 12 છે તેથી આ તે જ વસ્તુ છે કે આપણે કેવી રીતે કરી શકીએ અમે આ સરખામણી માટે જઇ શકીએ છીએ તેથી પકડી રાખો તેથી હવે આ તે જ છે જે તમે જોયું છે તે અમે 2 કંડક્ટર માટે જોયું છે એક જઇ રહ્યું છે અને અન્ય લોકો હવે આવી રહ્યા છે જો તમારી પાસે સંખ્યા વાહકોની સંખ્યા છે જો તમારી પાસે સંખ્યા વાહકની સંખ્યા છે બરાબર છે અને તે આ છે કે સ્વ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો ઉપરોક્ત વર્ણવેલ અભિગમ કંડક્ટરના જૂથ સુધી લંબાઈ શકાય છે ધારો કે ચાલો આપણે n કંડકટરને ધ્યાનમાં લઈએ જેમાં ફેઝર કરંટ I 1 I 2 I n અને તેથી વધુ છે તેથી તમારી પાસે કંડકટરોનું એક જૂથ છે અને સંખ્યાબંધ વાહક છે અને અમે તેને 1 વત્તા I 2 વત્તા ડોટ ડોટ ડોટ સુધી વત્તા I n કરી શકીએ છીએ 0 આ સમીકરણ 44 બરાબર છે તેથી કંડક્ટરના પ્રવાહ જોડાણ માટેનું સામાન્ય સૂત્ર I દ્વારા આપવામાં આવે છેλI L ii બરાબર છે મૂડી LI iહું I j બરાબર 1 થી એનજે નહીં બરાબર I M I j I j આ સમીકરણ છે 45 જમણા લૂપ અહીં આપણે ફક્ત 2 કંડકટરો માટે લખ્યા છે L 11 એક L 1 એ L 11 બાદની M 12 ની બરાબર છે આ શું છે જો તમે બીજો છો તો એક વધુ શબ્દ ઉમેરવામાં આવશે અને તેથી વધુ તેથી તેથી જ આને બદલે આ તમારું છે તેથી જ આ તમારો આλ1 λ1 બરાબર L 11 I 1 બાદબાકી M 12 I 1 ની બરાબર છે પરંતુ આ સાઇન માઇનસ ચિહ્ન આ દિશાના કારણે આવશે વર્તમાન હું જે તેથી સામાન્ય રીતે આλ1 બદલેλ1 અમે ith વાહક માટે લખી શકો છોλI કે L ii કેપિટલ L પ્રત્યય I i ગુણાકાર I i વત્તા i બરાબર છે 1 થી n M I j સમાન છે અને j નથી સમાન I આ વાહકના પ્રવાહ જોડાણ માટેનું સામાન્ય સૂત્ર છે તેથી ફક્ત આ સરળમાંથી વસ્તુ આપણે આ સામાન્ય સૂત્ર આપી રહ્યા છીએ તે નાની વસ્તુ આ સૂત્ર અન્ય વસ્તુઓ માટે ફરીથી અને ફરીથી જોશે તેથી કંડક્ટર માટે ફ્લક્સ લિન્કેજ માટે આ આ ગાણિતિક અભિવ્યક્તિ છે હું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ ખરેખર સમીકરણ 45 તેથી છે જો તે છે જો તે તેથી આમ પકડ છે જો તમારી પાસે જો તમે આ એક તેથી છે કે આપણે જોયું તેમλતમે શું તમે તે કૉલλ04605 આ વસ્તુ સામાન્ય બધા સમય તેથી આ કિસ્સામાં આપણે જે જોયું છે તે છે કે 0 તે 0 4605 લખી શકાય છે I સામાન્ય રીતે i લોગ 1 માં rપર લખું છું આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ વત્તા i j લોગ 1 પર D i j j બરાબર 1 થી n j કિલોમીટર દીઠ આઇ મિલી વેબર ટર્ન બરાબર નથી તેથી આપણે ત્યાં 2 શરતો જોઇ છે ત્યાં આપણે 2 શરતો જોઇ છે જે આ છેઆ એક આપણે ત્યાં જોયું છે પ્રથમ શબ્દ r પર r છે બીજી મુદત 0 4605 લોગ 1 D પર છે અને આ 0 4605 લોગ છે આ પહેલી અવધિ છે આ બીજી ટર્મ છે મ્યુચ્યુઅલ ટર્મ રાઇટ તેથી આ કિસ્સામાં તેથી આ પરસ્પર શબ્દ આપણે જે લખી રહ્યા છીએ તે જ લખીએ છીએ તે d પર 1 આપવામાં આવ્યું હતું તેથી સામાન્ય વસ્તુ તમે જે બનાવો છો તે 1 થી n ની બરાબર છે ij લોગ 1 પર d ij j નહ I ની બરાબર અને પ્રથમ ટર્મ 0 4605 સામાન્ય પ્રથમ ટર્મ હશે I i લોગ 1 પર r i' તેથી આ ફ્લક્સ લિન્કેજ ફોર્મ્યુલાનો ઉપયોગ ફરીથી અને ફરીથી કરવામાં આવશે બરાબર તમે જેને અન્ય કન્ફિગરેશનના ફ્લક્સ લિંક્સેસની ગણતરી કરવા માટે કહો છો તે તમારું છે હવે અહીં એક આકૃતિ છે ખરેખર હું આ આકૃતિની કાળજીપૂર્વક તપાસ કરું છું મેં એક પુસ્તકમાંથી જ લીધી છે પરંતુ આ આંકડો છે ખરેખર ખોટું તેથી આપણે તેને સુધારીશું આપણે તેને સુધારીશું આજુબાજુ કેટલા વાહક હશે સંદર્ભ લો 2558 પ્રથમ બીજો ત્રીજો સ્તર આ ગણતરી મેળ ખાતો નથી તેથી આ આંકડો તમારે ન કરવો જોઈએ હું તમને તે કેવી રીતે કરવું તે કહીશ તેથી આકૃતિ 5 તેથી આગળ કંડકટરોનો પ્રકાર છે તેથી વ્યવહારમાં વપરાયેલ ટ્રાન્સમિશન લાઇન વાહક હંમેશાં ફસાયેલા હોય છે જમણે જમણે જરૂરી રાહત પૂરી પાડવા માટે અને ફસાયેલા વાહકને સંયુક્ત વાહક તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ 2 અથવા વધુ તત્વોની રચના કરે છે અથવા સમાંતર ઇલેક્ટ્રિકલી હોય છે તેથી આ ગોઠવણી હું તમને સૂત્ર આપીશ કે આ કેટલા વાહક છે તેથી બહારના એક જ્યારે તેઓ એકદમ સફેદ હોય ત્યારે તે એલ્યુમિનિયમ સ્ટ્રાન્ડ છે અને અંદર તે સ્ટીલનો સ્ટ્રાન્ડ છે આ સ્ટીલ શેડવાળા છે અને અન્ય એક આ એલ્યુમિનિયમ સ્ટ્રાન્ડ ફક્ત મિકેનિકલ તાકાત વધારવા માટે છે જે આપણે આપીશું તેથી ટ્રાન્સમિશન લાઇનો માટે વપરાયેલ વાહક ત્રાસી ગયેલા કોપર વાહક હોલો કોપર વાહક અને એલ્યુમિનિયમ કંડક્ટર્સ સ્ટીલ છે જેને ACSR છે જેને આપણે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રિઇનફોર્સ્ડ કહીએ છીએ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનોમાં ACSR કંડક્ટરનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે આપણે તે જોશું કે ACSR કંડક્ટર એલ્યુમિનિયમના વાહકની નીચી તાણની તાકાત સ્ટીલના છે તેથી કેન્દ્રિય સેર આ ખરેખર સ્ટીલ છે ખરું આ ખરેખર સ્ટીલના સેર છે બરાબર તેથી ACSR કંડક્ટરના થોડા ફાયદા છે મેં એવું થોડા લખ્યું છે કે મારે ન કરવું જોઈએ કંઈપણ ચૂકી ખરું તે સમાન પ્રતિકારના કોપર વાહક કરતા સસ્તી છે વાહકના મોટા વ્યાસને કારણે કોરોના નુકસાનમાં ઘટાડો થાય છે બરાબર તેથી આ બીજો મુદ્દો છે અને ત્રીજો મુદ્દો છે અને ત્રીજો મુદ્દો એ છે કે તેમાં શ્રેષ્ઠ મિકેનિકલ તાકાત છે અને તેથી મોટી લંબાઈનો સમયગાળો જે ટ્રાન્સમિશન લાઇનની ચોક્કસ લંબાઈ માટે ઓછી સંખ્યામાં ટેકો આપે છે અને તે યાંત્રિક તાકાત છે આ તે વસ્તુ છે જેને તમે ખૂબ મજબૂત કહેશો 2 ટાવર્સ વચ્ચેનો ગાળો વધારી શકાય છે જેમ કે ટાવર્સની સંખ્યા ઓછી હશે તેથી તેથી જ તેમાં શ્રેષ્ઠ યાંત્રિક શક્તિ છે કારણ કે તે સ્ટીલની સ્ટ્રેન્ડ કેન્દ્રિય રીતે યોગ્ય છે તેથી કૌંસના સેરની કુલ સંખ્યા એકીકૃત વ્યાસ D ના સેરથી ભરેલી કુલ વાર્ષિક જગ્યા સાથે સંકેન્દ્રિત રીતે વંચિત વાહક છે ત્યાં એક સૂત્ર આપવામાં આવ્યું છે કે તમે જેને સ્તરોની સંખ્યા કહો છો ત્યાં એક સૂત્ર S છે 3 y વર્ગ બાદ 3 y વત્તા ૧ ની બરાબર છે તેનો અર્થ એ કે જો તમે આ કહો તો આ સૂત્ર S પ્રથમ બરાબર 3 y ચોરસ માઇનસ 3 y વત્તા 1 ની બરાબર છે જ્યારે y બરાબર 1 તમે અવેજી y 1 ને તમને 1 ની બરાબર મળશે જ્યારે y 2 ની બરાબર હોય ત્યારે તમને અવેજી 2 2 ચોરસ 4 મળશે 12 ઓછા 6 6 વત્તા 1 તે 7 1 વત્તા 6 છે પછી જ્યારે y 3 ની બરાબર છે ત્યારે S તમારા 3 થી 3 9 27 ઓછા 9 18 વત્તા 1 19 બરાબર છે તેથી 1 વત્તા 6 વત્તા 12 બરાબર છે થી 19 તેથી y માં 4 બરાબર છે પછી S બરાબર છે મને લાગે છે કે તે 1 વત્તા 6 વત્તા 12 વત્તા 18 બરાબર 37 હશેઆનો અર્થ એ કે આ આકૃતિમાંઆનો અર્થ એ કે આ આકૃતિમાં ખરેખર જ્યારે y એ 1 પ્રથમ બરાબર 1 કેન્દ્રિય 1 છે જ્યારે વાય 2 1 વત્તા 6 7 બરાબર છે બીજો સ્તર તે 6 વાહક હશે જ્યારે વાય 3 થર્ડ લેયરની બરાબર હોય ત્યાં 12 કંડક્ટર 1 વત્તા 6 વત્તા 12 હશે1 6 12 અમે ગણતરી કરી રહ્યા છીએ 12 આવતા નથી તેથી આ આકૃતિ ખોટી છે તેથી આની આસપાસ બાર વાહક હશે અને પછી એક જો તમે ચોથા સ્થાને જાઓ તો ત્યાં 18 કંડક્ટર હશે અને છેલ્લું અહીં 1 2 3 4 સ્તર છે તેથી કુલ છેલ્લું સ્તર 18 કંડક્ટર હશે પરંતુ કુલ 37 હશે તેથી જેથી તમે તેને તમારા પોતાના બનાવી શકો જેથી તે વસ્તુ છે તેથી આ આકૃતિ આ આપણી ગણતરી છે મને લાગે છે કે તે 12 કરતા ઓછું ઓછું છે તે સાચું નથી તેથી કેટલીક ડ્રોઇંગ એરર ત્યાં છે જેથી તેનો અર્થ છે અને કુલ વ્યાસ કુલ વ્યાસ તે d આપવામાં આવે છે 2 બાદબાકી 1 d બરાબર છે જો વાય 1 ની બરાબર છે તો ડી બરાબર d છે જો y બરાબર છે થી 2 પછી d 3 d અને તેથી વધુ હશે તેથી આ સ્ટ્રેન્ડ્ડ કંડક્ટર d નો એકંદરે વ્યાસ છે ડી માં 2 વાય માઇનસ 1 ની બરાબર છે આ સમીકરણ 48 છે